તેથી સીમાઓના બિંદુઓમાં ફક્ત આ જ જટિલતા દેખાય છે નોંધ લીધી કે નોડ માંથી યોગદાન 0 જોવા મળશે બરાબર તેથી તમારી પાસે અંતના બિંદુ પાસે ફક્ત આ યોગદાન બાકી રહેશે તેથી હવે ચાલો હવે તે સૂત્ર ઉપર જઈએ જે અહીં આપણી પાસે છે પ્રથમ પદU1U2 બીજું પદ U1U2 જમણી બાજુ મને વધુ એક U1 અને થોડા આચળાંકો મળશે બરાબર તેથી સૂત્રના સ્વરૂપમાં હું તેને કેવી રીતે લખીશ હવે હું તેને અહીં લખી રહયો છું તેથી પ્રથમ સૂત્ર મને થોડા પદો A11U1A12U2 આપશે શું મારી પાસે કોઈ U3 અને U4 પદો છે ના અને શું મારી પાસે જમણી બાજુ અચળ પદ છે તે મારુ પ્રથમ સૂત્ર છે બરાબર હવે ચાલો T2 સાથે ચકાસણી કરીએ તેથી આપણે વેઇટિંગ ફંક્શન 2 સાથે કરશું જે T2x છે અને તે આપણને સામાન્ય વિચાર આપશે તેથી હવે આપણે પ્રથમ પદ તરફ જોઈશું WxUxdx ત્યાર બાદ મારી પાસે k2WxUxdx છે જેની બરાબર થોડા અંતના બિંદુઓ છે બરાબર તેથી ચાલો તેને વ્યવસ્થીત રીતે લખીએ બરાબર તેથી હવે આ તે છે જે આપણે સરખું કર્યું તેથી હવે હું T2 મૂકી રહ્યો છું જયારે T2 એ શૂન્ય નહિ હોય ત્યારે તેના માટે ડોમેઇન શું હશે વિદ્યાર્થી e1 e1 અને e2 બરાબર તેથી આ e1 અને e2 છે તેથી આ સેગ્મેન્ટ e1e2 ની અંદર w પ્રાઈમ એ W બનવા જઈ રહ્યો છે વિદ્યાર્થી e1 એ કેવું થશે તેથી તે વત્તા થશે અને ત્યારબાદ વિદ્યાર્થી ઓછા ઓછા થશે બરાબર તેથી તે આ બે પદ માં વિભાજન કરશે તેથી આ ત્યાં e1 પર ઓછા ઈન્ટિગ્રલ 1ΔWU છે કે જે પદ ફરીથી દેખાશે અહીં U1 કે જે બે પદ છે તે દેખાશે આપણે e1 પર ઇન્ટિગ્રેટિન્ગ કરી રહ્યા છીએ આ u માટે તમારું સમીકરણ છે વિદ્યાર્થી U અને U U1 દેખાશે અને વિદ્યાર્થી જો તે પહેલાની જેમ સમાન હશે તો પહેલાની જેમ સમાન બરાબર તેથી મારી પાસે શું હશે વિદ્યાર્થી ઓછા વિદ્યાર્થી ડેલ્ટા વિદ્યાર્થી આ પ્રથમ પદ U1ΔU2Δ ઓછા હશે કારણ કે ઇન્ટિગ્રેશન શું થશે વિદ્યાર્થી ઓછા 1 1Δ તે w છે બરાબર હવે શું દેખાશે વિદ્યાર્થી ઓછા U 2 U3ΔU4Δdx બરાબર હવે ચાલો હવે પછીનું પદ લઈએ તેથી અહીં શું બનશે ફરીથી મારે e1k2 પર ઇન્ટિગ્રેશન કરવું પડશે બરાબર હવે આ wx મેં અહીં પહેલેથીજ લખ્યું છે તે e1 પર N12x અને Ux બની જશે તેથી આ બંને પદ અહીંથી આવશે તેની પહેલા U1N11xU2N21x પ્રથમ પદ અને બીજુ પદ કે જે પર ના ઇન્ટિગ્રેશન માંથી આવી રહ્યું છે વિદ્યાર્થી e2 k2 હવે કયું પદ આવશે આ સેગ્મેન્ટ e2 માં છું તેથી હવે કઈ બે વસ્તુ છે જે આવશે વિદ્યાર્થી સાચું આ બીજું પદ છે બરાબર અને અહીં આ ત્રીજું પદ છે તો શું થશે w x u x તેથી તે નોડ 2 ઉપર બની જશે તે શું હશે વિદ્યાર્થી નોડ વિદ્યાર્થી 3 અને 1 નોડ 3 અને 1 હા નોડ 1 ઉપર T2x ની કિંમત શું છે ચાલો કહીએ કે 0 બરાબર આ ત્રિકોણ આ લીલો ત્રિકોણ એ નોડ ના બિંદુઓ ઉપર શું કિંમત હશે વિદ્યાર્થી 0 0 ખૂબ જ સરળ તેથી આપણે તેને જમણી બાજુ સાથે નોંધ લીધી છે કે તે પદ ફક્ત અંતના બિંદુમાં જ ભાગ ભજવે છે કારણ કે તે રદ થાય છે જેમ કે આ ટેસ્ટિંગ ફંક્શન ના આધારે પસંદ કરવાની પણ ચતુરાઈ છે બરાબર તેથી હવે આ કરવાથી બીજું પદ બનશે તેથી નોંધ લેશો કે આ પ્રથમ સૂત્રમાં બધા ચલ અહીં શું કરશે તેની પાસે U1U2U3 છે અને તેઓ બધા અચળ છે તે x નું ફંક્શન કરવું તે નહિવત સમાન છે વિદ્યાર્થી હા બીજી વસ્તુ ચતુર્ભુજ એ k સાથે છે બરાબર તેથી તે ચતુર્થાંશ દ્વારા બની શકશે તેની પાસે ક્યાં ચલો છે U1U2U3 ત્યાં કોઈ નકારાત્મક U4 છે બરાબર તેથી અહીં બીજું સૂત્ર 0×0 બનશે વિદ્યાર્થી 2 1 A21U1A22U2A23U300 વિદ્યાર્થી બરાબર ચાલો હવે 3જા સૂત્રની રચના જોઈએ વિદ્યાર્થી 0 તેથી તે 0 વત્તા બનશે વિદ્યાર્થી 3 A32U2A33U3A34U40 અને 4થું સૂત્ર મને A43U3A44U4b4 આપશે વિદ્યાર્થી વત્તા 0 હવે અહીં જયારે અંતિમ સૂત્ર માંથી જમણી બાજુ હું મારો N2 પસંદ કરું છું તેની કિંમત અંતના નોડ પાસે 1 છે તેથી અહીં મને બિન શૂન્ય યોગદાન મળશે તેથી આ બધું ભેગું કરતા તે મને Aub આપશે અને મારી પાસે બિન શૂન્ય b છે માટે મને બિન શૂન્ય u પણ મળશે બરાબર તેથી ટૂંકમાં આ તે પદ્ધતિ છે જેના દ્વારા આપણે આ એફઈએમ FEM ને એક પરિમાણ ની અંદર ઉકેલી શકીએ છીએ તેથી આપણે જે કર્યું તે બધું સ્પષ્ટ છે તેથી યાદ રાખો કે શરૂઆતના બિંદુ એ વેઈટેડ રેસિડયુલ ને એકઠા કરીશ તે મને T2 અને T3 ત્રિકોણો આપશે અને એક બીજો પણ ખ્યાલ છે સીમાઓની મર્યાદા મારી પાસે રેડિએશન સીમાઓની મર્યાદા છે જેનો અર્થ ફક્ત કંઈક માટે છે કે જે ખરેખર છુટુ પડતું હોવાનું માનવામાં આવે છે અને શું ખરેખર છુટુ પડતું હોવાનું માનવામાં આવે છે વિદ્યાર્થી સ્કેટર ફિલ્ડ સ્કેટર ફિલ્ડ કારણ કે Einc એ એક જગ્યાએથી દાખલ થાય છે અને બીજી જગ્યાએથી બહાર નીકળે છે તેથી આપણે તેના પર કોઈ સીમાઓની મર્યાદા ને લાગુ પાડી શકીએ નહિ ચાલો તેની પોતાની વસ્તુ કરીએ આપણે સ્કેટર ફિલ્ડ કેવી રીતે મળશે U Uinc બરાબર તેથી આ અહીં નિર્ણાયક ખ્યાલ છે બરાબર તેથી તે મને સામાન્યરીતે u ની સ્થિતિ આપશે હું તેજ ઈચ્છતો હતો અને તે u એ છે જેને મેં અહીં બદલાવ્યો છે અને તે મને જમણી બાજુ બિન શૂન્ય આપશે બરાબર તેથી તમે જોઈ શકો છો કે અહીં બધી ઇન્સિડેન્ટ ફિલ્ડ b એ 0 u એ 0 ના હોત જેમ તમે અપેક્ષા કરો છો તેથી તે આપણને 1D એફઈએમ સૂત્ર ના અંત તરફ લઇ જાય છે વિદ્યાર્થી તેથી આ બેઝીઝ ફંક્શન ના બદલે વિદ્યાર્થી તેથી આપણે કેવી રીતે કરી શકીએ તમે પલ્સ બેઝીઝ ફંક્શન વાપરી શકો નહિ કારણ કે તેઓ આપણી પાસે જે સીમાઓની મર્યાદા છે તેને સંતુષ્ટ કરી શકતા નથી વિદ્યાર્થી હા પ્રથમ સૂત્ર e1 છે વિદ્યાર્થી બીજું બીજું એ e2 અને e3 છે વિદ્યાર્થી બીજું છે e1 અને e2 ત્યાર પછીનું e2 અને e3 અને ત્યાર પછીનું એકલું e3 છે પરંતુ મારો કહેવાનો અર્થ એ છે કે તે T2 ના ડોમેઈન ને કારણે આવે છે T2 એ 2 એલિમેન્ટ વચ્ચે અસ્તિત્વ ધરાવે છે તે માટેજ મારે તે બે તત્વો વચ્ચે પસંદગી કરવી પડશે વિદ્યાર્થી તેથી તમારે એક સ્વાધ્યાય કરવાનું છે કે તમારે પાછા જવાનું છે અને 6ઠા શેપ ફંક્શન દ્વારા આપ્યું છે તેઓ ટુંકા રસ્તે જતા નથી તેઓ સૂત્રોની લાંબી પદ્ધતિઓ માંથી જાય છે અને ત્યારબાદ તેને ઘટાડવા માટે થોડા બીજગણિત કરે છે વિદ્યાર્થી તેનો ઉકેલ કરવામાં જટિલતા શું છે તેથી આ કિસ્સામાં તે ત્રિકર્ણ બનશે સામાન્ય રીતે તે સૂત્રોની છૂટી છવાઈ પદ્ધતિ છે તેથી જો તમારે આ જટિલતાને ઉકેલવા માટે LU નું વિઘટન કરવું હોય તો તે સરળ છે w×n વિદ્યાર્થી મારે w ને વાપરવો જોઈએ નહિ મારે કયો સંકેત વાપરવો જોઈએ વિદ્યાર્થી a b c d d નો ઉપયોગ કરવામાં આવ્યો નથી d એ ઓફ ડાયાગોનલ એલિમેન્ટ નો ક્રમ છે જયારે તમે LU નું વિઘટન કરવાનું ચાલુ કરશો ત્યારે તમારે વધુ પંક્તિ ની નાબૂદી કરવાની રહેશે નહિ તમે ખુબજ ઝડપથી 0 મેળવવાનું ચાલુ કરો છો ફક્ત d વખત જ તમારે કરવું પડશે તેથી તેનો ક્રમ dn છે સામાન્ય રીતે d એ ખુબજ નેનો છે d એ 2 3 કોઈપણ હોઈ શકે અને n ની સાપેક્ષમાં તે 1000 અને 1000 ગણો છે તેથી તમને dn નો આ ક્રમ ક્યાંય લખાયેલો જોવા મળશે નહીં તમે તેને ફક્ત એકજ રીતે શોધી શકશો વિદ્યાર્થી n ના ક્રમ માં n ના ક્રમમાં સાચું તેથી તેને MoM સાથે સરખાવો કે જેનો ક્રમ n3 છે તે માટે જ આ ઝડપી છે